હેલો અને પૂર્ણાંક ઓવરફ્લો નબળાઈઓ પર આ ડેમોમાં સ્વાગત છે તો આજે આપણે જે જોશું તે ખૂબ જ સરળ પ્રોગ્રામ છે જે આપણામાંના ઘણા આ વિશેષ રૂપે કોડ કરે છે પરંતુ આપણે બતાવીશું કે આ પ્રોગ્રામમાં એક નબળાઈ છે અને બતાવીશું કે કેવી રીતે આ નબળાઈનો અમલ પ્રોગ્રામને ખૂબ જ અસામાન્ય રીતે વર્તવા કરી શકાય છે આપણે જોઈએ છીએ તે કોડ VM માં હાજર છે જે આ ચોક્કસ કોર્સ સાથે મોકલવામાં આવે છે જે સિક્યુર સિસ્ટમ એન્જિનિયરિંગ NPTEL કોર્સ છે અને જેમ કે પ્રોગ્રામ આ NPTEL Codes Module7 ડિરેક્ટરીમાં હાજર છે તેથી આપણે integer overflow c જોઈશું હવે આપણે જે પ્રોગ્રામ જોઈએ છીએ તે ખૂબ જ સરળ છે ત્યાં બે ફંકશન મુખ્ય અને અન્ય ફંક્શન છે મુખ્ય ફંકશનમાં આપણી પાસે ત્રણ લોકલ વેરીએબલો a b અને c છે a ની વેલ્યુ 1 છે b તે કમાંડ લાઈનમાંથી ઇનપુટ લે છે અને સી એ બી કરે છે હવે જો સી નું મૂલ્ય 0 કરતા વધારે હોય છે જો સી એ સકારાત્મક સંખ્યા છે તો સી નું મૂલ્ય 0 થાય છે અને ફંકશન સમાપ્ત થાય છે ચાલો આપણે પ્રથમ આ ફંકશનને યોગ્ય રીતે જોઈએ અને તેથી ઉદાહરણ તરીકે ચાલો આ કોડ નીચે મુજબ બનાવો અને તમે પૂર્ણાંક ઓવરફ્લો ચલાવો અને 55 નંબર જેવા નંબરનો ઉલ્લેખ કરો અને આપણે જે જોઈએ છીએ તે સરવાળો પ્રિન્ટ કરેલ છે જેમ કે 56 551 છે હવે કોડને ભૂલથી બતાવવું એ કોડમાં બગ ખૂબ સ્પષ્ટ નથી તેમ છતાં હવે આપણે હવે જે નિદર્શન કરીશું તે એ છે કે ઇનપુટ બદલ્વુ જે સામાન્ય રીતે યુઝર એટ્લે કે એટેકરના કંટ્રોલમાં હશે આ પ્રોગ્રામ ને તે એવો બનાવશે કે તે b માટે હકારાત્મક કિંમત આપશે અને આ ચોક્કસ ફંકશન ચલાવશે એક નબળાઈ કે આપણે અહીં જોવા જઈ રહ્યા છીએ તે છે કે આ દરેક ચલો પૂર્ણાંકમાં 2 31 નું કદ હોય છે તેથી સામાન્ય રીતે આ એક સાઇન પૂર્ણાંક છે જેથી મહત્તમ મૂલ્ય કે જે આ 32 પ બીટ મશીન પર આવી શકે તે 2 31 1 છે તેથી જો આ મૂલ્ય ને ઇનપુટ તરીકે આપવામાં આવે છે b તો પછી આ મહત્તમ મૂલ્ય 1 રેપિંગનું કારણ બનશે અને c ની વેલ્યુ 0 થઈ જશે તેથી 2 31 1 ની કિંમત મેળવી શકાય છે આપણે ફક્ત ગણતરી કરીશું કે હમણાં તેથી તે દશાંશ સ્થિતિમાં મૂકવામાં આવે છે અને 2 31 1 લઈએ છીએ જે આ મૂલ્ય 2147483647 આપશે તો ચાલો આપણે તેને ઇનપુટ ઓવરફ્લો તરીકે આપીએ અને આ મૂલ્ય અહીં પેસ્ટ કરીએ અને આપણે જે જોઈએ છીએ તે છે કે c ની વેલ્યુ 0 થઈ ગઈ છે અને તેથી આ જો શરત દાખલ થઈ નથી પરંતુ તેના બદલે ફંકશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેથી એટેકર આ રીતે શું કરી શકે છે તે તે છે કે તમે જે ઇનપુટ્સ આપોઆપ લો છો તે તેઓ ચાલાકી કરી શકે જેથી એક ઓવરફ્લો થાય અને તમે પરીક્ષણ દરમિયાન આવા ઓવરફ્લો વિશે વિચાર્યું ન હોત અને આની સાથે તેઓ કોડમાં પોતાના ફંકશન ચલાવવા માટે સક્ષમ હશે અને અન્ય ઘણા દૂષિત પાસાઓ કરી શકે છે તેથી આમાંની કેટલીક બાબતો આપણે આ અગાઉના વિડિઓઝમાં પૂર્ણાંક ઓવરફ્લોને અનુરૂપ આ વ્યાખ્યાનના ભાગ રૂપે ચર્ચા કરી છે અને આમાંથી ઘણા આધુનિક માલવેર પૂર્ણાંકના ઓવરફ્લો અથવા આવા પૂર્ણાંકની પહોળાઈને અવ્યવસ્થિત કરવામાં આવી નબળાઈઓનો ઉપયોગ પેલોડ્સ બનાવવા કરશે આભાર